ઇલેક્ટ્રિક પોલરાઇઝેશન અને બાઉન્ડ ચાર્જીસ II આપણે અગાઉના વ્યાખ્યાનમાં એક એવું માધ્યમ અથવા મટીરીયલ જોઈ રહ્યા હતા જેમાં થોડી પોલરાઇઝેશન ઘનતા હોય અને તેથી તેમાં નેટ ડાયપોલ મોમેન્ટ છે અને આપણે તેને ભૌતિક રીતે જોયું અને કહ્યું કે તે સરફેસ ચાર્જ તેમજ બલ્ક ચાર્જ આપે છે આ ચાર્જ શું છે તેઓ શું ઉત્પન્ન કરે છે તે આપણે આ વ્યાખ્યાનમાં જોવા માંગીએ છીએ છેવટે આપણે આ ચાર્જને કારણે જે અસર જોવા માંગીએ છીએ કે તેઓ કેવું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે અથવા કેવું પોટેન્શિયલ ઉત્પન્ન કરે છે તો આપણો શીખવાનો માર્ગ આ પ્રમાણે હશે કે તેઓ કેવા પ્રકારના ચાર્જીસ આપે છે તે આ ક્વાન્ટીટી મારફત જ થવાનું છે કારણકે આ તે ક્વાન્ટીટી છે જેમાં આપણને રુચિ છે તેથી ચાલો આપણે એવું મટીરીયલ લઈએ જે પોલરાઇઝડ છે અને તે પોલરાઇઝેશન P ધરાવે છે તો પછી અગાઉના વ્યાખ્યાન મુજબ પોટેન્શિયલ V14π0p r r rr r3dv થશે dv નો અર્થ છે કે હું એ વોલ્યુમ પર સંકલન કરી રહ્યો છું જેના પર આ ચાર્જ આપવામાં આવેલ છે હવે આ સમજવા માટે ચાલો હું આ યુક્તિનો ઉપયોગ કરું જો હું r r3નું ગ્રેડીયન્ટ લઉ તો તમે આ સરળતાથી બતાવી શકો છો આ હું તમારા માટે છોડીશ તે r rr r3 થશે અને તેથી હું આ ક્વાન્ટીટીને અહીં લાલ રંગના વર્તુળમાં દર્શાવેલ આ ક્વાન્ટીટી દ્વારા બદલી શકું છું અને તેને આ રીતે લખી શકું છું

1|r r|dv ચાલો હવે થોડા મેનીપ્યુલેશન્સ કરીએ p r 1|r r| ને હું આ રીતે લખીશ p r|r r| p r|r r| આ એક વેક્ટર આઇડેન્ટિટી છે તેને 1 D માં જોવાનું ખૂબ જ સરળ છે 3 D માં પણ તે જોવાનું ખૂબ જ સરળ છે અને તમે તેને સમજી શકો છો અને તેથી મને પોટેન્શિયલ V14π0

p r|r r|dv મળશે

યાદ રાખો કે આ પોલરાઇઝડ મટીરીયલ માટે છે હું આ પ્રથમ ટર્મ માટે ડાયવર્જન્સ થીયરમ નો ઉપયોગ કરી શકું છું અને આને 14π01|r r| p r ndS તરીકે લખી શકું છું અહીં n એ વોલ્યુમની બહારનો એકમ સદિશ છે જે સરફેસ એલિમેન્ટ ની દિશા છે અને બીજી ટર્મ 14π0 p r |r r|dv છે અહીં મેં માઇનસ સાઈન અંદર લીધી છે ચાલો હું આને થોડા અલગ સ્વરૂપમાં લખીશ અને તમે જોશો કે આ ક્વાન્ટીટીઝ નો અર્થ શું થાય છે જો સમાન વોલ્યુમ પર સરફેસ ચાર્જ હોય અને બલ્ક ચાર્જ હોય તો હું ચાર્જ ઘનતાને આ રીતે લખી શકું

આ શું દર્શાવે છે આ દર્શાવે છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ગુણધર્મો જેમ કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અથવા વિદ્યુતક્ષેત્ર માટે આ ચાર્જ ઘનતા r આ ક્વાન્ટીટીની સમકક્ષ છે અને બલ્ક ડેન્સિટી ρr આ ક્વાન્ટીટી P ના ડાયવર્જન્સની સમકક્ષ છે pr|r r|dv 14π01|r r|r dS14π0ρr|r r|dv તેથી વિદ્યુત અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોપર્ટીઝ માટે હું આનું આ રીતે અર્થઘટન કરીશ સપાટી પરની પોલરાઇઝેશન ઘનતા ρr n સાથેના બલ્ક મટિરિયલ માટે તે સપાટીના ચાર્જની ઘનતા બરાબર છે અને કારણકે પોલરાઇઝેશનને લીધે આ ચાર્જ મૂવ કરવા માટે ફ્રી નથી હું તેને બાઉન્ડ ચાર્જીસ કહીશ અને એ જ રીતે p r નું ડાયવર્જન્સ બલ્ક ચાર્જ ઘનતા ρr ની સમકક્ષ છે આ પણ ફ્રી ચાર્જ નથી હું આને બાઉન્ડ કહીશ તમે જોઈ શકો છો કે આ આપણે અગાઉ વિકસિત કરેલ ભૌતિક ચિત્ર સાથે સુસંગત છે કે પોલરાઇઝેશનથી સરફેસ ચાર્જ તેમજ બાઉન્ડ ચાર્જ વધે છે અને તમે જોઈ શકો છો કે p r નું ડાયવર્જન્સ કેવી રીતે સ્પેસમાં બદલાય છે જો તે બદલાય છે તો તે બાઉન્ડ ચાર્જ વધારે છે અને જો તે કોન્સ્ટન્ટ હોય તો ત્યાં કોઈ બાઉન્ડ કે બલ્ક ચાર્જ રહેશે નહીં પરંતુ હજુ પણ સરફેસ ચાર્જ રહેશે તેથી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ માટે p એ બાઉન્ડ ચાર્જની સમકક્ષ છે સરફેસ અને બલ્ક બંને અને તેથી વિદ્યુતક્ષેત્ર જે પોટેન્શિયલનું ગ્રેડિયન્ટ છે તે આ બાઉન્ડ ચાર્જીસમાં વધારો થવાને સમકક્ષ હશે ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ માની લો કે મારી પાસે h ઊચાઇ અને R ત્રિજ્યાનો નળાકાર છે જ્યા R h છે તો આ ખૂબ પાતળી ડિસ્ક જેવું છે અને તેમાં કોન્સ્ટન્ટ પોલરાઇઝેશન P છે તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અથવા વિદ્યુતક્ષેત્ર આ સરફેસ અથવા બાઉન્ડ ચાર્જની સમકક્ષ હશે P કોન્સ્ટન્ટ છે તેથી અંદર કોઈ બાઉન્ડ ચાર્જીસ નથી જો કે ઉપરની બાજુએ nબહાર આવે છે તેથી P n મને ઉપરની સપાટી પર પોઝિટીવ ચાર્જ આપશે અહીં P અને n બંને એક દિશામાં છે તેથી P nP થશે અને નીચલી સપાટી મને નેગેટીવ ચાર્જ આપશે કારણકે અહીં n આ દિશામાં છે અને P આ દિશામાં છે તેથી તે મને નેગેટીવ ચાર્જ σ P આપશે તેથી આ અહીં લાલ રંગમાં જે બતાડેલ છે તે અને સરફેસ ચાર્જીસ સાથે બે મોટી પ્લેટોની સમકક્ષ હશે અને તેથી અંદરનું વિદ્યુતક્ષેત્ર P ની વિરુદ્ધ દિશામાં હશે અને તેનું મૂલ્ય P0 થશે આ ઉદાહરણ 1 છે ચાલો આપણે હવે ઉદાહરણ 2 જોઈએ ધારો કે મારી પાસે પાતળો સળિયો છે અંદર આપવામાં આવેલ P સાથે આ લંબાઈ l એ ત્રિજ્યા a કરતા ઘણી મોટી છે પછી હું આને આની સમકક્ષ ગણી શકું છું અહીં P કોન્સ્ટન્ટ છે અંદર કોઈ બલ્ક ચાર્જ નથી પરંતુ ઉપર અને નીચેના ભાગો મને સપાટીના ચાર્જની ઘનતા તરીકે P આપે છે અને કારણકે અહીં લંબાઈની તુલનામાં બાજુઓનો એરિયા ખૂબ નાનો છે તેથી હું આને બે ચાર્જીસની બરાબર સમજી શકું છું Pa2 અને l જેટલા અંતરે બીજા Pa2 આ અંદાજમાં વિદ્યુતક્ષેત્રની લાઇનો આના જેવી દેખાશે ઉદાહરણ 3 તરીકે ચાલો આપણે એક ગોળો લઈએ જે કોન્સ્ટન્ટ પોલરાઇઝેશન ધરાવે છે ગોળા માટે સ્ફેરીકલ કોર્ડીનેટ માં n એ એકમ સદિશ r જેટલું જ હોય છે અને પોલરાઇઝેશન PP z છે પછી સરફેસ ચાર્જ bP nP z r થશે અને જો તમને સ્ફેરીકલ કોર્ડીનેટ્સ પરનું વ્યાખ્યાન યાદ હોય તો આ Pcos છે આ નીચલી બાજુ n આવું છે તેથી તમે જોશો કે જ્યા સુધી cos પોઝિટીવ છે પોઝિટીવ છે cos જેમ 0 તરફ થાય તેમ આ નાના થતા જાય છે મધ્યરેખા પર તે 0 બને છે અને પછી નીચલી બાજુ Pcos ડિપેન્ડેન્સ સાથે તે નેગેટીવ બને છે હવે b વિષે શું જે P નું ડાયવર્જન્સ છે જે 0 છે કારણકે P કોન્સ્ટન્ટ છે હવે જો તમને યાદ હોય આ આપણે પહેલા જે પ્રોબ્લેમ સોલ્વ કરી તેની સમકક્ષ છે જેમાં 0cos હતું અને તેણે મને શું આપ્યું તે મને વિરુદ્ધ દિશામાં વિદ્યુતક્ષેત્ર આપે છે જેનું મૂલ્ય 03ϵ0 છે અને બહાર તે બે થોડા અલગ કરેલા ચાર્જ સ્ફિયર પોઝિટીવ અને નેગેટીવ સ્ફિયર તે ડાયપોલ જેવું બને છે જે મેં ઉદાહરણને હલ કર્યું ત્યારે દર્શાવ્યું ન હતું પરંતુ હવે તમે જોઈ શકો છો કે જે રીતે આપણે તેને ડિરાઈવ છે તે બે વિરુદ્ધ ચાર્જ સ્ફિયરને સહેજ સ્થળાંતરિત કરીએ છીએ જે બહારના ગોળા માટે ડાયપોલ બને છે તેથી આ મને અગાઉનું સમાન વિદ્યુતક્ષેત્ર જ આપશે તે મને અંદર કોન્સ્ટન્ટ E આપશે જે P0 ના બરાબર છે અને બહાર તે મને એક ડાયપોલ વિદ્યુતક્ષેત્ર આપશે જેની ડાયપોલ મોમેન્ટ P 4πr3P3 છે તેથી આપણે આ વ્યાખ્યાનમાં જોયું કે હું પોલરાઇઝેશન ને ચાર્જ વિતરણ તરીકે કેવી રીતે વિચારી શકું ડાયવર્જન્સ મને બલ્ક ચાર્જ વિતરણ બલ્ક ચાર્જ ઘનતા અને n સાથે ડોટ પ્રોડક્ટ આપે છે જ્યાં n એ ડાઈલેક્ટ્રીકની બહાર આવતો નોર્મલ છે જે મને સરફેસ ચાર્જ ઘનતા આપે છે અને તેના દ્વારા હું પોટેન્શિયલ અને વિદ્યુતક્ષેત્રની ગણતરી કરી શકું છું